નમસ્કાર અને બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ ના કોર્સ માં સ્વાગત છે મારું નામ અંકુશ શર્મા છે કાનપુર માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ સાથે કામ કરું છું શૈક્ષણિક અનુભવ ઉપરાંત મને આઈ ઇન્ડસ્ટ્રિ માં લગભગ 18 વર્ષનો અનુભવ છે તો આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટની કેટલીક મૂળ કન્સેપ્ટ વિશે ચર્ચા કરીશું આ ખાસ વિષય શા માટે જરૂરી છે તે હું શીખવવાનો પ્રયત્ન કરીશ તો વિગતવાર જતા પહેલા તમે પ્રથમ પ્રશ્ન પૂછશો કે આ વિષયનો અભ્યાસ કરવો કેમ જરૂરી છે ઇલેક્ટ્રિસીટી અને ચુંબકત્વ યુગોથી માનવજાત માટે જાણીતું હોવા છતા તકનીકી પાસા અથવા આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિસીટી અને ચુંબકત્વ ની કન્સેપ્ચ્યુલ સ્કિમ 19 મી સદી સુધી વિકસિત નહોતી તો જ્યારે વોલ્ટા અને ગાલવાની જેવા વૈજ્ઞાનિકો એ રાસાયણિક પ્રક્રિયાઓ માંથી ઇલેક્ટ્રિસીટી પેદા કરવાની કન્સેપ્ટ વિકસાવી ત્યારે ઇલેક્ટ્રિસીટીના ફંડામેન્ટલ્સ ચિત્રમાં આવ્યા હેનરી જેવા અન્ય વૈજ્ઞાનિકોએ ઇન્ડક્શન ની કલ્પના આપી અને પછી 1873 ની આસપાસ મેક્સવેલનું સમીકરણ Maxwell's equation જે ઇલેક્ટ્રિસીટી અને ચુંબકત્વને લગતા અગાઉના તમામ કાર્યોનું સંકલન હતું પ્રકાશિત થયું હવે જો તમે મેક્સવેલના ઇલેક્ટ્રિસીટી અને ચુંબકત્વ નાં સમીકરણો જોશો તો તેઓ મોટે ભાગે ઇલેક્ટ્રિક ક્ષેત્ર વિશે વાત કરે છે અને જો તમે વ્યાપારીક હિત પ્રમાણે તપાસ કરો તો તેઓ વધારે વોલ્ટેજ અને કરંટ વિશે છે તો તેથી જ આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ સર્કિટ માં રસ ધરાવીએ છીએ અહીં આપણા માટે ઇલેક્ટ્રિક ક્ષેત્ર કરતાં વોલ્ટેજ અને કરંટનુ એનાલિસિસ વધુ રસપ્રદ છે તોઆ પર્ટિક્યુલર કોર્સ માં આપણે બેઝિક સર્કિટ્સ ને સમજવાનો પ્રયત્ન કરીશું અને ઇલેક્ટ્રિસીટી શું છે તેનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીશું સાથે સાથે ઇલેક્ટ્રિસીટીનુ ચુંબકત્વ અને તેના વોલ્ટેજ અને અને કરંટ સાથેના સંબંધ નું એનાલિસિસ કરીશું અહીં આપણે કોર્સની કન્ટેંટ જોશું પ્રથમ સપ્તાહમાં આપણે બેઝિક સર્કિટ એલિમેન્ટ્સ અને વેવફોર્મ પર ચર્ચા કરીશું અને બીજા અઠવાડિયામાં આપણે મેશ અને નોડ એનાલિસિસ પર ચર્ચા કરીશું કારણ કે આપણે જાણીએ છીએ કે નેટવર્ક થિયરમ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે આગામી 2 અઠવાડિયા નેટવર્ક થિયરમ માટે સમર્પિત કરીશું તે પછી ફર્સ્ટ ઓર્ડર અને સેકન્ડ ઓર્ડર નેટવર્ક્સ પર ચર્ચા કરવામાં આવશે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને તેની એપ્લિકેશન ની ચર્ચા 6મા અઠવાડિયામાં કરવામાં આવશે 7 મા અઠવાડિયામાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મર નો ઉપયોગ કરીને સર્કિટ એનાલિસિસ ની ચર્ચા કરીશું 8 માં અઠવાડિયામા આપણે 2 પોર્ટ નેટવર્ક્સ વિશે વાત કરીશું અને ઇલેક્ટ્રિક સર્કિટ્સમાં સાઇનુસોઇડલ એનાલિસિસ પણ એક મહત્વપૂર્ણ ધારણા હોવાથી આપણે સાઇનુસોઇડલ સ્ટેડી સ્ટેટ એનાલિસિસમાં ઓછામાં ઓછા 2 અઠવાડિયા ફાળવીશું તે પછી આપણે ઇલેક્ટ્રિસીટી અને અન્ય પ્રકારની સિસ્ટમ્સ વચ્ચેના સંબંધો જોશું અહીં આપણે ઇલેક્ટ્રિસીટી અને અન્ય એનાલોગસ સિસ્ટમ્સ વચ્ચે સમાનતા સ્થાપિત કરીશું અને અંતે સ્ટેટ વેરીએબલ એનાલિસિસ વિશે વાત કરીશું તમે રેફેરન્સ બૂક્સ તરીકે ચાર્લ્સ એલેક્ઝાંડર અને મેથ્યુ સદિકુ ની ઇલેક્ટ્રિક સર્કિટ્સના ફંડામેન્ટલ્સ ને અનુસરી શકો છો તમે વાન વાલ્કેનબર્ગની નેટવર્ક એનાલિસિસ અને ડી રોય ચૌધરીની નેટવર્ક અને સિસ્ટમ્સ Network and Systems by D Roy Choudhury ને પણ અનુસરી શકો છો હવે આ સેશન માં આપણે ઇલેક્ટ્રિક સર્કિટ ની બેઝિક કન્સેપ્ટ વિશે વધુ વાત કરીશું તો તો આ કન્સેપ્ટ શું છે ચાલો આપણે પહેલા ઇલેક્ટ્રિક સર્કિટ વિશે જ વાત કરીએ તો ઇલેક્ટ્રિક સર્કિટ એ ઇલેક્ટ્રિકલ એલિમેન્ટ ના એકબીજા સાથે નું જોડાણ છે તમે ફ્લેશ લાઇટ વિશે વિચારી શકો છો જ્યાં તમારી પાસે ફક્ત એક જ વોલ્ટેજ સોર્સ લેમ્પ અને વાયર છે તો તે એક સરળ ઇલેક્ટ્રિકલ સર્કિટ છે પરંતુ વાસ્તવિકતામાં તમે આવી સરળ સર્કિટ ના બદલે ઘણી બધી જટિલ સર્કિટ્સ જોશો જેમાં ઘણા ઘટકો છે તો આ કોર્સમાં આપણે સર્કિટના બિહેવિઅર નો અભ્યાસ કરીને સર્કિટનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરીશું આપણે શા માટે બિહેવિઅરનો અભ્યાસ કરવાની જરૂર છે આ એટલા માટે છે કારણ કે આપણને સમજવાની જરૂર છે કે આપેલ ઇનપુટ પર સર્કિટ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તમે જોઈ શકો છો કે જ્યારે તમે કોઈ ચોક્ક્સ નેટવર્ક ને ઇનપુટ આપો છો ત્યારે તે તમે પ્રદાન કરેલા ઇનપુટના આધારે રિસ્પોન્સ આપશે તો આપણે કોઈક રીતે ઇનપુટ અને રિસ્પોન્સ વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા પડશે અને પછી આપણે જોઈશું કે સર્કિટમાંના વિવિધ એલિમેન્ટ્સ કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે હવે ચાર્જ વિશે વાત કરીએ ચાર્જ શુ છે ચાર્જ એ અણુ કણની ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતા છે જેમાંથી પદાર્થ બને છે તો જો તમે તમારી આસપાસ કંઈપણ જુઓ તો તમે જોશો કે તે પરમાણુઓ થી બનેલું છે અને તે પછી પરમાણુઓ અણુઓ થી બનેલા છે અણુની અંદર તમારી પાસે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન હશે તો બેઝિક રીતે દરેક અણુમાં 3 મુખ્ય એલિમેન્ટ હોય છે જે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે ઇલેક્ટ્રિક ચાર્જ એ તમામ ઇલેક્ટ્રિકલ ઘટનાઓ ને સમજાવવા માટે જરૂરી સર્કિટનો સૌથી બેઝિક જથ્થો છે તમે જાણો છો કે ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ કણો છે જ્યારે પ્રોટોન પોઝિટિવ ચાર્જ કણો છે દરેક ઇલેક્ટ્રોનનો ચાર્જ 1 કુલંબ જેટલો હશે કારણ કે ઇલેક્ટ્રિક ચાર્જ કુલંબ નો ઉપયોગ કરીને માપવામાં આવે છે હવે બીજી તરફ પ્રોટોન પોઝિટિવ રીતે ચાર્જ થયેલ છે અને તેનુ મેગ્નિટ્યુડ ઇલેક્ટ્રોન જેટલુ જ હશે પરંતુ પોઝિટિવ ચિહ્ન સાથે એટલે કે 1 60210 19 હવે જો તમને 1 કુલંબ ચાર્જમાં કેટલા ઇલેક્ટ્રોન હશે તે શોધવા માટે પૂછવામાં આવે તો તમે ખાલી 1 ભાગ્યા 1 60210 19 કરશો તો હવે તમને 1 કુલંબ ચાર્જમાં 6 241018 ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે હવે ઇલેક્ટ્રિક ચાર્જ સંરક્ષણના નિયમ ને અનુસરે છે જે જણાવે છે કે ચાર્જ ન તો બનાવી શકાય છે અને નષ્ટ થઈ શકે છે હવે ચાલો આપણે ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરીએ ઇલેક્ટ્રિકલ કરંટ ચાર્જમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે જે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટમાં વહેતો હોય છે આ ફિગર માં બેટરી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ના સોર્સ તરીકે કાર્ય કરશે હવે જ્યારે તમે કોઈ કન્ડીટીંગ વાયર ને બેટરીથી કનેક્ટ કરો છો ત્યારે તે ઇલેક્ટ્રોનને પર્ટિક્યુલર દિશામાં ખસેડશે ચાર્જની આ ગતિ ઇલેક્ટ્રિક કરંટ તરીકે ઓળખાતી ઘટના ઉતપન્ન કરે છે જો કે ધાતુ વાહક માં કરંટ ઇલેક્ટ્રોનના પ્રવાહને કારણે છે છતાં પરંપરાગત રૂપે તે પોઝિટિવ ચાર્જના કુલ પ્રવાહ તરીકે લેવામાં આવે છે તો જો તમે ફિગર જોશો તો તમે જોશો કે કરંટનો પ્રવાહ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ની વિરુદ્ધ છે જ્યારે આપણે ઇલેક્ટ્રિક કરંટને વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે આ પરંપરા નું પાલન કરીએ છીએ હવે કારણ કે ઇલેક્ટ્રિક કરંટની વ્યાખ્યા 'ચાર્જના ફેરફારનો સમય દર' તરીકે આપી શકાય છે તો તમે સરળ રીતે Idqdt વ્યાખ્યાયિત કરી શકો છો તે એકમ સમયમાં પર્ટિક્યુલર સર્ફેશ પર વહેતા ચાર્જની માત્રા તરીકે વ્યાખ્યાયિત થયેલ છે કરંટ ને એમ્પીયર તરીકે દર્શાવવામાં આવે છે અને 1 એમ્પીયર પ્રતિ સેકંડને 1 કુલમ્બ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવે જો તમને કોઈ ચોક્ક્સ સર્ફેશમાં ટાઇમ t0 થી t વચ્ચે કેટલો ચાર્જ ટ્રાન્સફર કરવામાં આવે તેવું પૂછવામાં આવે તો તમે કરંટ માટે ઉપરના સમીકરણોને ઇન્ટિગ્રેટ કરીને મૂલ્યાંકન કરી શકો છો તો તમને Q Q≜t0tidt મળશે હવે ચાલો આપણે થોડા ઉદાહરણો લઈએ જેથી તમે કન્સેપ્ટ ને વધુ સારી રીતે સમજી શકો ચાલો એક ઉદાહરણ લઈએ 4600 ઇલેક્ટ્રોન દ્વારા કેટલો ચાર્જ રજૂ કરવામાં આવે છે હવે કારણ કે તમે જાણો છો કે 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ 1 60210 19 છે તો 4600 ઇલેક્ટ્રોન માટે કુલ ચાર્જ એ 4600 નો 1 60210 19 દ્વારા ગુણાકાર થશે તો તમને માઇનસ 7 63910 16 કૂલમ્બ મળશે હવે તેનાથી વિરુદ્ધ જો તમને 6 મિલિયન પ્રોટોન દ્વારા કેટલો ચાર્જ રજૂ કરવામાં આવે છે તે શોધવા માટે પૂછવામાં આવે તો તમારે સાવચેત રહેવું પડશે કારણ કે પ્રોટોનમાં ચાર્જ 1 60210 19 હશે હવે 6 મિલિયન પ્રોટોનનો 1 60210 19 સાથે ગુણાકાર જે 6106 ગુણ્યા પ્રોટોન દીઠ કૂલમ્બ ચાર્જ છે તો તમને 9 61210 13 કૂલમ્બ મળશે હવે ચાલો બીજું ઉદાહરણ લઈએ જો ટર્મિનલ માં પ્રવેશતા કુલ ચાર્જ q5t sin 4t mC એક્સપ્રેશન દ્વારા આપવામાં આવે તો તમે કરંટની ગણતરી કેવી રીતે કરશો કેમકે તમે જાણો છો કે કરંટ idqdt તમારે ટાઇમ t ના સંદર્ભમાં q નુ વિકલન કરવુ પડશે તો તમે ddt5t sin 4πt મેળવશો તે 5 sin 4πt 20πt cos 4πt છે જે કૂલમ્બ ચાર્જનું ડેરિવેટિવ છે જે પ્રશ્નમાં આપવામાં આવ્યું હતું હવે આપણે t0 5 સેકંડ સમયએ કરંટ ની ગણતરી કરવી પડશે આનો અર્થ એ છે કે તમને જે પણ કરંટની વેલ્યુ મેળી છે એમાં t ના બદલે 0 5 મૂકીને એક્સપ્રેશન ને હલ કરો તો અહીં તમને કરંટ i 31 42 mA મળશે હવે ચાર્જને બદલે જો કરંટ આપવામાં આવ્યો હોય જે આ ઉદાહરણમાં i 3t2 tA આપવામાં આવ્યું છે હવે આપણે ટાઇમ t 1 સેકંડથી t 2 સેકન્ડ વચ્ચે ઇલેક્ટ્રિકલ ટર્મિનલમાં પ્રવેશતો કુલ ચાર્જ શોધવો પડશે ગણતરી કરવા માટે તમારે સમય t 1s અને t 2s વચ્ચેના કરંટ મૂલ્યને ઇન્ટિગ્રેટ કરવાની જરૂર છે તો જો તમે I ની કિંમત મૂકીને હલ કરો જે બીજુ કઇ નહી પણ dt છે અને ઉકેલો તમને સમય 1 સેકન્ડથી 2 સેકન્ડની વચ્ચે ટર્મિનલમાં પ્રેવેશતો કુલ ચાર્જ મળશે અને તે આ પર્ટિક્યુલર કેસ માં 5 5 કુલંબ છે ચાલો હવે વોલ્ટેજ વિશે વાત કરીએ ઇલેક્ટ્રોનને પર્ટિક્યુલર દિશામાં ખસેડવા માટે એનર્જી ટ્રાન્સફર અથવા કાર્યની જરૂર પડે છે તો આ એનર્જી કોણ આપશે આ એનર્જી બાહ્ય EMF ઇએમએફ દ્વારા પૂરી પાડવામાં આવે છે જે બેટરી દ્વારા પ્રદાન કરવામાં આવે છે તો બેટરી ઇલેક્ટ્રોનને એક બાજુથી બીજી બાજુ ખસેડવા માટે ઇલેક્ટ્રોન પર કાર્ય કરશે આ EMF ને વોલ્ટેજ અથવા પોટેન્શિયલ ડિફરેન્સ તરીકે પણ ઓળખાય છે હવે તમે વોલ્ટેજને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો એલિમેન્ટ દ્વારા યુનિટ ચાર્જ ખસેડવા માટે જરૂરી એનર્જીને વોલ્ટેજ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે જો તમે આ ફિગર જુઓ તો અહીં રજૂ થયેલ એલિમેન્ટના બે ટર્મિનલ છે એક પોઝિટિવ છે અને બીજો નેગેટિવ છે એક ટર્મિનલ a અને બીજો b તરીકે ઓળખાયેલ છે તો પોટેન્શિયલ ડિફરેન્સ જે વોલ્ટેજ છે તે vab તરીકે આપવામાં આવશે હવે તમારે vab નું મૂલ્ય શોધવાની જરૂર છે તમે શું કરશો તમે 1 એકમ ચાર્જને a બિંદુથી બિંદુ b સુધી ખસેડવા માટે બેટરી જે આ એલિમેન્ટ સાથે બાહ્ય રીતે જોડાયેલ છે તમે તેના પર કરવામાં આવેલ કાર્ય ને શોધવા માટે પ્રયત્ન કરશો તો તમે તેને મેથેમેટિકલ ટર્મ્સ માં કેવી રીતે વ્યક્ત કરશો તમે તરત કહી શકશો કે vab એ dwdq છે આ કેસ માં કરવામાં આવેલ કાર્ય ભાગ્યા એકમ ચાર્જ અથવા ડિફરેન્સીઅલ ચાર્જ છે તથી જ આપણે તેને dq તરીકે પ્રસ્તુત કરીએ છીએ હવે vabને વોલ્ટ તરીકે રજૂ કરવામાં આવે છે એનર્જી ને જુલ તરીકે રજૂ કરવામાં આવે છે અને q જે ચાર્જ છે જેને આપણે સામાન્ય રીતે કૂલમ્બમાં રજૂ કરીએ છીએ હવે 1 વોલ્ટ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે 1 વોલ્ટ બીજું કશું નથી પરંતુ 1 કુલંબ દીઠ 1 જુલ એટલે કે 1 કુલંબ દીઠ 1 ન્યુટન મીટર કેમ કે 1 જુલ બીજું કંઈ નથી પણ 1 ન્યુટન મીટર છે હવે પોઝિટિવ અને નેગેટિવ ચિહ્ન નું પોતાનું મહત્વ છે કારણ કે જ્યારે તમેચિહ્ન બદલો છો ત્યારે તમે સરળ રીતે vabનુ વિરુદ્ધ મેળવશો તો જો તમે પાછલી ફિગર માં ટર્મિનલ્સ પર નેગેટિવ ચિહ્ન ને પોઝિટિવ થી અને પોઝિટિવ ચિહ્ન ને નેગેટિવ ચિહ્ન થી બદલો તો vab ની જે ગણતરી આ પર્ટિક્યુલર કેસમાં આપણે કરી હતી તેનાથી વિરુદ્ધ આવશે હવે જો તમે આ ફોર્મ માં પ્રસ્તુત કરવા નથી માંગતા પરંતુ તમે vba ના રૂપમાં રજૂ કરવા માંગતા હો તો તે vabથી વિરુદ્ધ છે તમે કેવી રીતે રજૂઆત કરશો તમે કહી શકો છો કે vabએ બીજુ કઇ નહીં પણ vbaનુ નેગેટિવ હશે તો બેઝિક રીતે તમે એલિમેન્ટના ટર્મિનલ્સને પરસ્પર બદલી રહ્યાં છો અને આખરે તમને અગાઉના ફિગર માં જે બતાવ્યું છે તેનાથી નેગેટિવ મળશે તો સર્કિટ થિયરી માં આપણે સામાન્ય રીતે જવાબોને વોલ્ટેજ અને કરંટના રૂપમાં રજૂ કરીએ છીએ જ્યાં સુધી સ્પષ્ટ કહેવામાં ના આવ્યું હોય કારણ કે આપણા ઇલેક્ટ્રિક સર્કિટમાં આ બે મૂળ એલિમેન્ટ છે હવે એવું નથી કે આપણે હંમેશાં આઉટપુટ તરીકે વોલ્ટેજ અને કરંટ સાથે જઈએ છીએ આપણને કેટલીક વખત આઉટપુટ તરીકે પાવર અને એનર્જી ની પણ જરૂર હોય છે તો વ્યવહારિક હેતુ માટે આપણે જાણવાની જરૂર છે કે ઇલેક્ટ્રિક ડિવાઇસ કેટલો પાવર નિયંત્રિત કરી શકે છે કારણ કે જ્યારે તમે તમારું ઇલેક્ટ્રિસીટી બિલ ચૂકવો છો ત્યારે તમે કેટલા યુનિટ નો વપરાશ કર્યો છે તેના રૂપમાં ઇલેક્ટ્રિસીટી બિલ ચૂકવો છો 1 યુનિટ 1 કિલોવોટ કલાક જેટલો છે 1 કિલોવોટ કલાકનો અર્થ એ છે કે તમે જે સમયગાળા માટે ઇલેક્ટ્રિસીટીનો વપરાશ કરો છો તેનાથી પાવર નો ગુણાકાર તો તેનો અર્થ એ છે કે તમે તે પર્ટિક્યુલર ક્ષણે કેટલી એનર્જીનો વપરાશ કર્યો છે તે શોધવા માટે તમારે કેટલીક વખત પાવર ગણતરીની જરૂર પડે છે એનર્જી મેળવવા માટે તમે વપરાશના સમયગાળા સાથે પાવર નો ગુણાકાર કરશો જેથી તમે કેટલા પાવર નો વપરાશ કર્યો છે તે તમને જાણવા મળશે તેથી જ આપણા રોજિંદા ઇલેક્ટ્રિસીટી બિલની ગણતરી માટે તમારે પાવર ની સાથે સાથે એનર્જીની ગણતરીની જરૂર પડે છે તો આપણા સર્કિટ એનાલિસિસ માટે પાવર અને એનર્જી પણ મહત્વપૂર્ણ ભાગ છે હવે ચાલો આપણે પાવર અને એનર્જી ની ગણતરી કેવી રીતે કરવી તે શોધવાનો પ્રયાસ કરીએ કારણ કે આ વોલ્ટેજ અને કરંટથી પ્રાપ્ત કરવા માં આવ્યા છે તો આપણે કેવી રીતે ગણતરી કરીશું પાવર એ એનર્જીના વિસ્તરણ અથવા શોષણનો સમય દર છે તો મેથેમેટિકલ ટર્મ્સ માં આપણે તેને p≜dwdt તરીકે પ્રસ્તુત કરી શકીએ છીએ તે એનર્જીના ફેરફારનો દર છે પાવર વોટ માં માપવામાં આવે છે અને એનર્જી જ્યુલ્સ માં માપવામાં આવે છે હવે જો તમે બે બેઝિક એકમ જેની ચર્ચા આપણે પહેલાં કરી હતી તેના સ્વરૂપમાં એટલે કે વોલ્ટેજ અને કરંટ ના સ્વરૂપમાં પાવર p નું મૂલ્ય શોધવા માંગતા હોય તો તમે પાવર p નું મૂલ્ય કેવી રીતે શોધી શકશો તમે ફક્ત સમીકરણ p≜dwdt જુઓ હવે જો તમે dwdtdwdq dqdt ને વ્યક્ત કરો તો તમને વોલ્ટેજ અને કરંટના રૂપમાં પાવર p નુ એક્સપ્રેશન મળશે કેવી રીતે dwdq એ બીજુ કંઇ નથી પણ વોલ્ટેજ છે જેની આપણે અગાઉની સ્લાઈડ મા ચર્ચા કરી હતી અને કરંટ એ બીજુ કંઇ નથી પણ પર્ટિક્યુલર એલિમેન્ટ માંથી પસાર થતા ચાર્જના પરિવર્તનનો દર છે તો આની મદદથી તમે ફક્ત વોલ્ટેજ અને કરંટના ગુણાકાર તરીકે p ની કિંમતની ગણતરી કરી શકો છો તો આ દ્વારા તમે શોધી શકો છો કે કોઈ એલિમેન્ટ દ્વારા કેટલો પાવર શોષાય છે અથવા પૂરો પાડવામાં આવી રહી છે કારણ કે તે તે એલિમેન્ટના એક્રોસમાના વોલ્ટેજ અને તે પર્ટિક્યુલર એલિમેન્ટમાંથી પસાર થતા કરંટ નો ગુણાકાર છે પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે આ પાવર p એ સમય સાથે બદલાતો વેરિયેબલ છે અને તેને ઇંસ્ટંટેનીઅસ પાવર કહેવામાં આવે છે તો જ્યારે આપણે સિનુસાઇડલ વેવફોર્મ્સ વિશે વિગતવાર ચર્ચા કરીશું ત્યારે આપણે ઇંસ્ટંટેનીઅસ પાવર અને એવરેજ પાવર વચ્ચેના સંબંધને સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તે પણ એક મહત્વપૂર્ણ ખ્યાલ છે જે DC કરંટ કરતા AC કરંટ માટે વધુ મહત્વપૂર્ણ છે કારણ કે DC કરંટ માં તમે ખાલી કહી શકો પાવર p એ કંઇ નથી પરંતુ તે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે પરંતુ AC માં તે નથી ઓછામાં ઓછું એવરેજ પાવર માટે તો આના અનુસાર નથી જ ઇંસ્ટંટેનીઅસ પાવરએ ચોક્કસપણે ઇંસ્ટંટેનીઅસ વોલ્ટેજ અને ઇંસ્ટંટેનીઅસ કરંટનો ગુણાકાર હશે હવે પાવર પાસે પોઝિટિવ ચિહ્ન છે તેનો અર્થ એ છે કે એલિમેન્ટ દ્વારા પાવર ડિલિવર્ડ કરવામાં આવે છે અથવા શોષાય છે તો હવે આ પર્ટિક્યુલર ફિગર જુઓ જો કરંટ પોઝિટિવ ટર્મિનલ દ્વારા અંદર વહેતો હોય તો તમે કહો છો કે પાવર તે પર્ટિક્યુલર એલિમેન્ટ દ્વારા શોષી લેવામાં આવી રહ્યો છે પરંતુ જો કરંટ પોઝિટિવ એલિમેન્ટમાંથી બહાર આવે છે તો તે એલિમેન્ટ દ્વારા પાવર પ્રદાન કરવામાં આવી રહ્યો છે તેથી આ એક્સપ્રેશનમાં નેગેટિવ ચિહ્ન આવી રહ્યુ છે તેથી સાઇન કન્વેન્શન સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે ચિહ્નોને યોગ્ય રીતે રજૂ કરવામાં ભૂલ કરો તો તમે પાવર ના મૂલ્યની ગણતરી કરવામાં ભૂલ કરી શકો છો હવે વોલ્ટેજ પોલારિટી અને કરંટ દિશા પાછલી ફિગર માં બતાવ્યા પ્રમાણે છે તો આપણે આ પર્ટિક્યુલર ચિન્હ કન્વેનશન દ્વારા રજૂ કરીએ છીએ આ સાઇન કન્વેશનને પેસિવ સાઇન કન્વેશન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે એલિમેન્ટના પોઝિટિવ ટર્મિનલ દ્વારા કરંટ પ્રવેશે છે ત્યારે તે સંતોશાય છે પાવર વપરાશ પોઝિટિવ છે અને જ્યારે કરંટ નેગેટિવ ટર્મિનલ દ્વારા પ્રવેશે છે ત્યારે પાવર p એ v i છે તેનો અર્થ એ છે કે આ એલિમેન્ટ દ્વારા પાવર સપ્લાય કરવામાં આવે છે હવે આ પર્ટિક્યુલર એસ્પેક્ટ લૉ ઓફ કોંઝર્વેશન નું પાલન કરશે તેનો અર્થ એ છે કે અગર એક ઇલેક્ટ્રિસીટીનો વપરાશ કરે છે તો બીજેથી ઇલેક્ટ્રિસીટી સપ્લાય થવી જોઇએ અને આ કારણોસર સર્કિટમાં તમારા પાવરનો એલજિબ્રિક સરવાળો હંમેશાં 0 રહેશે હવે માની લો કે તમને t0 થી સમય t સુધી કેટલાક એલિમેન્ટ દ્વારા શોષાયેલી અથવા પૂરી પાડવામાં આવતી એનર્જીનું મૂલ્ય શોધવા માટે પૂછવામાં આવે તો તમે કેવી રીતે ગણતરી કરી શકશો તમારે ફક્ત t0 થી સમય t વચ્ચેના સમયને ધ્યાનમાં રાખીને પાવર ને ઇન્ટિગ્રેટ કરવાનુ થશે અને તમને અગાઉની સ્લાઇડમાં જે કન્વેનશન ની ચર્ચા કરી હતી તેના આધારે એલિમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી અથવા ગ્રહણ થતી એનર્જીનું મૂલ્ય તમને મળશે તો એનર્જી શું છે એનર્જી એ કંઈક કામ કરવાની ક્ષમતા સિવાય કંઈ નથી અને તે જ્યુલ્સ માં માપવામાં આવે છે હવે ચાલો આપણે ઉદાહરણો લઈએ જેથી તમે પાવર અને એનર્જીના કોન્સેપટ ને વધુ સારી રીતે સમજી શકો માની લો કે સવાલ આ પ્રમાણે આપવામાં આવ્યો છે એનર્જી સોર્સ લાઇટ બલ્બ માંથી 10 સેકંડ માટે 2 એમ્પીયરનો કોન્સ્ટન્ટ કરંટ પ્રવાહિત કરે છે જો લાઇટ અને હીટ એનર્જીના રૂપમાં 2 3 કિલો જુલ આપવામાં આવે છે જે બલ્બના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ છે હવે શું આપવામાં આવ્યું છે તમને કરંટ i આપવામાં આવ્યો છે તમને ∆t સમય આપવામાં આવ્યો છે અને હવે તમને વપરાશ કરવામાં આવેલી એનર્જી પણ આપવામાં આવી છે તો પ્રથમ તમારે શું કરવાનું છે તમારે વોલ્ટેજ માટેનુ એક્સપ્રેશન શું છે તે યાદ કરવું પડશે જે તે પર્ટિક્યુલર એલિમેન્ટ દ્વારા વહેતા ચાર્જ સાથે થતા એનર્જીમાં પરિવર્તન સિવાય કંઈ નથી હવે આ પર્ટિક્યુલર ક્વોન્ટિટી આ પ્રશ્નમાં આપવામાં આવી છે તમારે ∆q નું મૂલ્ય શોધવાની જરૂર છે ∆q એ કરંટ અને સમયનો ગુણાકાર છે સમય 10 સેકન્ડ આપવામાં આવેલ છે કરંટ જે એલિમેન્ટ દ્વારા વહે છે તે 2 એમ્પીયર છે તેનો અર્થ એ કે 20 કુલંબ ચાર્જ એલિમેન્ટ દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યો છે અને હવે આ મૂલ્યનો ઉપયોગ કરીને તમે એલિમેન્ટમાં વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરી શકો છો તો આ કેસ માં એલિમેન્ટ લાઇટ બલ્બ છે તો લાઇટ બલ્બના એક્રોસમા વોલ્ટેજ ડ્રોપ 115 વોલ્ટ હશે ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ જો તમને કોઈ એલિમેન્ટ પર 3 મિલિસેકન્ડ સમય પર ડિલિવર્ડ થતો પાવર શોધવા માટે કહેવામાં આવે અને જો એલિમેન્ટ ના પોઝિટિવ ટર્મિનલ માં પ્રવેશતો કરંટ5 cos 60πt A છે અને વોલ્ટેજ v એ 3i છે તો 3i નો મતલબ છે કે વોલ્ટેજ કરંટ પર આધારીત છે તો તમારે શું કરવાનું થશે તમારે પ્રથમ વોલ્ટેજ માટે એક્સપ્રેશન શોધવુ પડશે તો વોલ્ટેજ 3i બીજુ કશું જ નથી પણ કરંટ I ની કિંમત 3 દ્વારા ગુણાકાર થયેલ છે જે કરંટ 15cos 60πt છે હવે તમારે પાવર p vi નું મૂલ્ય શોધવાની જરૂર છે તો તે 7560πt હશે હવે તમારે કોઈ એલિમેન્ટ પર 3 મિલિસેકન્ડ સમય પર ડિલિવર્ડ થતો પાવર શોધવાની જરૂર છે તેનો અર્થ એ કે તમારે ફક્ત t ની કિંમત 3 મિલિસેકન્ડ મુકવાની થશે અને જ્યારે તમે સિમ્પ્લિફાય કરશો ત્યારે તમને એલિમેન્ટને ડિલિવર્ડ થતો પાવર 53 48 વોટ મળશે હવે જો પાછળના ઉદાહરણમાં વોલ્ટેજ 3i ને બદલે v3didt હોય અને અન્ય વેરીએબલ સમાન હોય અને સમય t ફરીથી 3 મિલિસેકંડની બરાબર હોય તો તમે કેવી રીતે ગણતરી કરશો હવે વોલ્ટેજ નું મૂલ્ય તમારે સરળતાથી કરંટ i ની કિંમતને ડિફરેન્ટિયટ કરીને શોધવાનુ થશે તો કરંટ i જે આપણે પાછલા ઉદાહરણમાં જોયું તે 5 cos 60πt હતો તેથી જો તમે ડિફરેન્ટિયટ કરો તો તમને 60π5 sin 60πt મળશે અને આની સાથે તમને વોલ્ટેજ v નું મૂલ્ય 900π sin 60πt મળશે પરંતુ પાવર p v i છે આપણે હાલના એક્સપ્રેશન સાથે વોલ્ટેજ v નો ગુણાકાર કરવો પડશે જે આપણને પાછલા ઉદાહરણમાં મળ્યું છે આપણને pvi 4500 sin 60πt 60πt W મળશે હવે સમય 3 મિલિસેકન્ડ જેટલો છે તમારે ખાલી t ને 3 મિલિસેકન્ડથી બદલવું પડશે અને એક્સપ્રેશનને સરળ બનાવવુ પડશે જે તમને મૂલ્ય માઇનસ 6 396 કિલોવોટ મળશે ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે તમે જે ઇલેક્ટ્રિકલ સર્કિટ જોવો છો તેમાં વિવિધ સર્કિટ એલિમેન્ટ શું છે તો મુળભુત રીતે ત્યાં બે પ્રકારના એલિમેન્ટ છે જે તમે જોશો એક નિષ્ક્રિય પેસિવ એલિમેન્ટ છે અને બીજું એક સક્રિય એક્ટિવ એલિમેન્ટ છે તો સક્રિય એલિમેન્ટ શું છે જે એલિમેન્ટ એનર્જી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે તેને સક્રિય એલિમેન્ટ કહેવામાં આવે છે જ્યારે નિષ્ક્રિય એલિમેન્ટ એનર્જી ઉત્પન્ન કરતા નથી તો તે નિષ્ક્રિય એલિમેન્ટ ક્યા છે આ રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર્સ નિષ્ક્રિય એલિમેન્ટ છે અને સક્રિય એલિમેન્ટ ક્યા છે સક્રિય એલિમેન્ટ જનરેટર બેટરી ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ જેવા હોય છે તો આપણા સર્કિટ એનાલિસિસ માટે સૌથી મહત્વપૂર્ણ સક્રિય એલિમેન્ટ ક્યો છે સૌથી મહત્વપૂર્ણ વોલ્ટેજ અને કરંટ સોર્સ છે કારણ કે સામાન્ય રીતે જ્યારે તમે કોઈપણ ઇલેક્ટ્રિકલ સર્કિટને હલ કરશો ત્યારે તમે સામાન્ય રીતે જોશો કે વોલ્ટેજ અને કરંટ પાવર સપ્લાય માટે સોર્સ તરીકે આપવામાં આવે છે હવે તમે જોશો કે બે અલગ અલગ પ્રકારનાં સોર્સ છે એટલે કે ઇંડિપેંડેન્ટ અને બીજો ડિપેન્ડેન્ટ છે તો જો તમે આદર્શ સ્થિતિ જોશો તો આદર્શ પરિસ્થિતિઓમાં આદર્શ ઇંડિપેંડેન્ટ સોર્સ ચોક્કસ વોલ્ટેજ અથવા કરંટ પ્રદાન કરશે જે અન્ય સર્કિટ એલિમેન્ટથી સંપૂર્ણપણે ઇંડિપેંડેન્ટ છે આ કેસ માં આદર્શ ઇંડિપેંડેન્ટ વોલ્ટેજ સોર્સ તેના ટર્મિનલ વોલ્ટેજને જાળવવા માટે જે પણ કરંટ જરૂરી છે તે સર્કિટ ને પહોંચાડે છે કારણ કે આદર્શ વોલ્ટેજ સોર્સની સ્થિતિમાં તમારો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે અને તે પાવર બેલેન્સ સમીકરણ ને સંતોષવા માટે સર્કિટમાં જરૂરી પાવર સપ્લાય આપશે હવે ભૌતિક સોર્સ જેમ કે બેટરીઓને આદર્શ વોલ્ટેજ સોર્સના એપ્રોક્સિમેશન માનવામાં આવે છે તે આદર્શ વોલ્ટેજ સોર્સ નથી કારણ કે બેટરીને પોતાનો લોસ હોય છે તેના કારણે જ્યારે તમે બેટરીમાંથી પાવર સપ્લાય ચાલુ રાખશો ત્યારે થોડા સમય પછી ટર્મિનલ વોલ્ટેજ ઓછો જશે પરંતુ વ્યવહારિક હેતુ માટે આપણે બેટરીને આદર્શ વોલ્ટેજ સોર્સ તરીકે ગણી શકીએ છીએ તો આદર્શ ડિપેન્ડેન્ટ સોર્સ જો તમે તેના વિશે વાત કરી રહ્યાં છો તો તેનો અર્થ એ છે કે સોર્સનો જથ્થો અન્ય વોલ્ટેજ અથવા કરંટ દ્વારા નિયંત્રિત થાય છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર સોર્સ જોશો કે જે ડિપેન્ડેન્ટ વોલ્ટેજ સોર્સ અથવા ડિપેન્ડેન્ટ કરંટ સોર્સ છે તો તેનું મૂલ્ય અન્ય કોઈપણ એલિમેન્ટના આઉટપુટ માંથી લેવામાં આવ્યું હશે તે એવું થઈ શકે છે કે જો સર્કિટ એલિમેન્ટમાં રેઝિસ્ટન્સ હોય તો રેઝિસ્ટન્સ પરનો વોલ્ટેજ ડ્રોપ વોલ્ટેજ સોર્સનું મૂલ્ય આપશે તો તમે સર્કિટમાં તે સોર્સને કેવી રીતે જોશો તે સોર્સ માટે નિશ્ચિત સિમ્બોલ્સ છે જેમ કે ઇંડિપેંડેન્ટ સોર્સના કેસ માં તમે જોશો કે આ તે સામાન્ય કન્વેનશન છે જે આદર્શ વોલ્ટેજ સોર્સ માટે અનુસરવામાં આવે છે જે dc વોલ્ટેજ સોર્સ છે આદર્શ કરંટ સોર્સ ફિગર માં બતાવેલ સિમ્બોલ દ્વારા રજૂ થાય છે જ્યારે તમે ડિપેન્ડેન્ટ સોર્સ જોશો ત્યારે તમે ડાયમંડ આકારનો ઉપયોગ કરીને વોલ્ટેજ સોર્સ ને રજૂ કરશો અને આદર્શ વોલ્ટેજ સોર્સના કેસ માં તે વર્તુળ તરીકે રજુ થશે એ જ રીતે કરંટના કેસ માં તમે ડિપેન્ડેન્ટ કરંટ સોર્સને ચોરસ તરીકે જોશો અને આદર્શ કરંટ સોર્સના કેસ માં તે વર્તુળ બનશે તો આ સાથે તમે અલગ પાડી શકો છો કે સર્કિટમાં ઇંડિપેંડેન્ટ વોલ્ટેજ અને કરંટ સોર્સ છે અથવા ડિપેન્ડેન્ટ વોલ્ટેજ અને કરંટ સોર્સ છે તો આની સાથે આપણે આજના સેશન ને સમાપ્ત કરી શકીએ છીએ આગળના સેશનમાં આપણે અન્ય એલિમેન્ટ વિશે વધુ ચર્ચા કરીશું